અગાઉના લેક્ચરમાં ઔદ્યોગિક પ્રક્રિયાઓના ભાગ એકમાં અમે ઔદ્યોગિક પ્રક્રિયાઓના વિવિધ કાર્યાત્મક પાસાઓ ખાસ કરીને પ્રક્રિયાના દૃષ્ટિકોણથી સ્માર્ટ ફેક્ટરીઓ ના વિવિધ લક્ષણોમાંથી પસાર થયા છીએ આ વ્યાખ્યાનમાં ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઔદ્યોગિક IoT ના અમલીકરણના કેટલાક કેસ અભ્યાસો તેથી સંક્ષિપ્ત કેસ સ્ટડીઝ જે તમામ અલગ અલગ કંપનીઓએ તેમની અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયાઓ ઉત્પાદન પ્રક્રિયાઓમાં ઔદ્યોગિક IoT લાગુ કરી દીધી છે અમે કેટલાક ઉદાહરણોમાંથી પસાર થઈશું અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરે હશે અને દરેક ઉદ્યોગની પોતાની ઊંડાણપૂર્વકની સમજ છે કે તેણે કેવી રીતે વિવિધ અમલીકરણો અને ડિપ્લોયમેન્ટ્સ વગેરે કર્યા છે તેથી અમે ખૂબ જ ઉચ્ચ સ્તરે સમજવા માટે આમાંથી કેટલાક સ્નેપશોટમાંથી પસાર થઈશું કઈ રીતે બધી કંપનીઓ અને કઈ કંપનીઓએ IIoT અપનાવ્યું છે તેથી આ વસ્તુઓ વિશે આપણે ઉચ્ચ સ્તરીય સમજણ મેળવવા જઈ રહ્યા છીએ તેથી જ્યારે આપણે ઇન્ડસ્ટ્રી 4 0 વિશે વાત કરીએ છીએ ત્યાં વિવિધ પરિપ્રેક્ષ્ય છે ત્યાં વિવિધ ક્ષેત્રો છે જેને ધ્યાનમાં લેવાની જરૂર પડશે સ્માર્ટ રોબોટિક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે IIoTના સંદર્ભમાં સામાન્ય રોબોટિક્સ માં ઉદ્યોગો ખૂબ જ મહત્વપૂર્ણ છે મશીનરી રોબોટિકmachinery robotics0 થી સજ્જ છે તેથી મૂળભૂત રીતે આ મશીનો સ્વાયત્ત રીતે ચલાવવામાં આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં કોઈ માનવ હસ્તક્ષેપ નથી અને જો માનવ હસ્તક્ષેપ હોય તો પણ તે ન્યૂનતમ છે તેથી સ્માર્ટ રોબોટિક્સ વિવિધ ઉદ્યોગોમાં વ્યાપકપણે તૈનાત અને ઉપયોગમાં લેવાય છે અને બીજું છે ફ્યુચરની ફેક્ટરી ઈન્ટેલિજન્ટ મેન્યુફેક્ચરિંગ સ્માર્ટ વેરહાઉસિંગ એર એઝ એ સર્વિસ એર એઝ એ સર્વિસ એ એક શબ્દ છે જે આ ઉદ્યોગોમાંથી એક દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાંથી આપણે ટૂંક સમયમાં પસાર થઈશું તેથી અહીં મૂળભૂત રીતે તે એર કોમ્પ્રેસર છે જેને આપણે સ્માર્ટ બનાવવા એર કોમ્પ્રેસર ને સ્માર્ટ બનાવવા વિશે વાત કરી રહ્યા છીએ અને અમે તેને વધુ વિગતવાર સુધારેલ માઇનિંગ સ્માર્ટ લોસ્ટિક્સ અને ટ્રેકિંગ અને ટ્રેસિંગ વિશે જોઈશું તેથી આ તમામ વિવિધ ક્ષેત્રોમાં IIoT નો પહેલેથી જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની મશીનરી ઉત્પાદનમાં તેમની વિવિધ પ્રક્રિયાઓ અને આ ઉદ્યોગોમાં વિવિધ અન્ય પ્રવૃત્તિઓને આગળ ધપાવવાની પ્રક્રિયાઓને IIoTના સમાવેશની મદદથી વધુ સ્માર્ટ બનાવવામાં આવી છે તેથી આ કંપની ICP DAS છે તેઓએ જે કર્યું છે તે વિવિધ ક્ષેત્રો ધરાવે છે તેથી તેમની પાસે ઊર્જા ક્ષેત્ર M2M ઉત્પાદન ક્ષેત્ર અને સલામતી છે અને તેઓએ આ દરેક વિવિધ ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રી 4 0 નો સમાવેશ કર્યો છે તેથી મૂળભૂત રીતે ઉર્જા ક્ષેત્રમાં તેઓએ ઉર્જા વ્યવસ્થાપન પ્રદૂષણ મોનીટરીંગ પર્યાવરણીય દેખરેખ સ્માર્ટ હોમ અને સ્માર્ટ ઓફિસ સેટઅપ માટે ઔદ્યોગિક IoT સોલ્યુશન્સનો સમાવેશ કર્યો છે M2M ના સંદર્ભમાં સપ્લાય ચેઇન ઓટોમેશન લોજિસ્ટિક્સ મોશન કંટ્રોલ સ્ટોરેજ અને પાર્કિંગ મેન્યુફેક્ચરિંગ મશીન ઈન્ટરનેટવર્કિંગ સિસ્ટમ હેલ્થ ડાયગ્નોસ્ટિક્સ સિસ્ટમ હેલ્થ મોનિટરિંગ ઉત્પાદન કાર્યક્ષમતા રિમોટ મેનેજમેન્ટ અને તેથી વધુના સંદર્ભમાં સલામતી છોડની સલામતી દેખરેખ માહિતી સુરક્ષા પર્યાવરણ સુરક્ષાના સંદર્ભમાં તેથી આ વિવિધ ડોમેન્સ ક્ષેત્રો છે જેમાં આ કંપની ICP DAS તેને ઉદ્યોગ 4 0 અનુરૂપ બનાવવા માટે IoT સોલ્યુશન્સનો સમાવેશ કરવા માટે કામ કરી રહી છે કંપની કેટરપિલર અને મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકો આ કંપની કેટરપિલરથી પહેલાથી જ પરિચિત છે આ ભારે મશીનરી ડોમેનમાં છે આ કંપની હેવી મશીનરી ડોમેનમાં વિવિધ ઉત્પાદનો ધરાવે છે અને તેથી કેટરપિલરે મૂળભૂત રીતે IoT અને ઓગમેન્ટેડ રિયાલિટી સોલ્યુશન્સનો અમલ કર્યો છે અને તે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રી 4 0 તરફનું એક પગલું છે તેથી મૂળભૂત રીતે જે થાય છે તે IoT અને સંવર્ધિત વાસ્તવિકતાના ઉપયોગથી થાય છે વ્યક્તિ રીઅલ ટાઇમ મશીનની સ્થિતિ અને તેમની પાસેના વિવિધ મશીનોના મશીનોની સ્થિતિ વિશે સ્માર્ટ વ્યુ મેળવવા માટે સક્ષમ છે તેથી મૂળભૂત રીતે તેઓએ આ મશીનો બનાવ્યા છે જે તેઓ વધુ સ્માર્ટ બનાવે છે તેથી IoT અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી રિયલ ટાઇમ મશીનની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય છે તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય છે અને તેથી વધુ તેથી મૂળભૂત રીતે આ મશીનો પણ એકબીજા સાથે જોડાયેલા છે અને તેઓ એક બિંદુથી બીજા સ્થાને વિવિધ ડેટા મોકલે છે અને આ તમામ ડેટા પણ અલગ અલગ એપ્સ દ્વારા અલગ અલગ સૂચનાઓના રૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અથવા આ અલગ અલગ ડેટા યુઝર્સdata users0ને ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ ડેટાનો ઉપયોગ ભવિષ્યની નિષ્ફળતાઓની આગાહી કરવા માટે અને જો કોઈ બજેટ સમસ્યા હોય તો અને તેથી વધુ આગાહી માટે કરી શકાય છે તેથી તેથી મૂળભૂત રીતે તેમની પાસે સેન્સરથી સજ્જ મશીનરી છે આ સ્માર્ટ હેવી મશીનરી કે જે સેન્સરથી સજ્જ છે એક્ટ્યુએટરથી સજ્જ છે અને આ સેન્સરથી સજ્જ મશીનરી ઓ ઘણો ડેટા ફેંકે છે જે સામાન્ય રીતે વાયરલેસ નેટવર્ક દ્વારા મોકલવામાં આવે છે અને એઆર એપ ઓગમેન્ટેડ રિયાલિટી એપ અને ઓગમેન્ટેડ રિયાલિટી છે અમે બીજા લેક્ચરમાં તેની ચર્ચા કરી છે કે ઓગમેન્ટેડ રિયાલિટી શું છે તે આપણે પહેલાથી જ સમજી ચૂક્યા છીએ તેથી તેમની પાસે AR એપ છે અને અંતે વપરાશકર્તાઓ વધુ સ્માર્ટ રીતે ઍક્સેસ મેળવવા માટે સક્ષમ છે તેઓ ઍક્સેસ મેળવવા અને સિસ્ટમને જોવા માટે સક્ષમ છે જેનો તેઓ ઉપયોગ કરી રહ્યાં છે એમેઝોન મને લાગે છે કે દરેક વ્યક્તિ આ કંપની એમેઝોનથી ખૂબ પરિચિત છે કારણ કે તે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય છે તેથી એમેઝોન પાસે દરેક કંપની પાસે છે એમેઝોન પાસે પણ તેમની પોતાની સપ્લાય ચેઈન છે તેથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સ્માર્ટ લોજિસ્ટિક્સ વગેરે એમેઝોન દ્વારા iot ના સમાવેશ દ્વારા કરવામાં આવ્યું છે તેથી મૂળભૂત રીતે સ્માર્ટ જેથી તેઓ તેમના પુરવઠાના કાફલા પર સ્માર્ટ નિયંત્રણ હાંસલ કરવામાં સક્ષમ હોય અને તેઓ ભાવિ બજારની માંગ સાથે તેમના લોજિસ્ટિક્સ નું સ્ટેટસ અપડેટ પણ મેળવી શકે સ્માર્ટ વેરહાઉસિંગના સંદર્ભમાં મૂળભૂત રીતે તેમની પાસે વિવિધ ટેક ડ્રાઈવરો છે જેનો ઉપયોગ ટેક્નોલોજીકલ ડ્રાઈવરો થાય છે જ્યાં એક વેરહાઉસ ઓટોમેશન અને માનવ મશીન ક્રિયાપ્રતિક્રિયા છે તેમની પાસે તેમના વેરહાઉસમાં રોબોટથી સજ્જ સારી સ્ટોરેજ અને પિકઅપ સુવિધા પણ છે મૂળભૂત રીતે આ બધી બાબતો એકંદર કામગીરીમાં સુધારો કરવા અને ઝડપી ઓપરેટિંગ સમય ઝડપી ઓપરેટિંગ સમય સાથે ઓછો ઓપરેશનલ ખર્ચ મેળવવા માટે કરવામાં આવી છે બોઇંગ કંપની તે એરસ્પેસ સેક્ટરમાં છે બોઇંગ પાસે પોતાના એરક્રાફ્ટ છે બોઇંગે તેમની વિવિધ પ્રક્રિયાઓની કાર્યક્ષમતા તેમના મશીનોની કાર્યક્ષમતા તેઓ જે રીતે કાર્ય કરે છે ઉત્પાદન પ્રક્રિયા વગેરેમાં સુધારો કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં IoT નો સમાવેશ કર્યો છે તેથી તેમની પાસે સ્માર્ટ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે જે એરક્રાફ્ટના લાખો ભાગોને એસેમ્બલી કરવામાં મદદ કરે છે તેથી તે એક સ્માર્ટપ્રક્રિયા છે અને આ વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટરના સમાવેશ સાથે પ્રાપ્ત થાય છે આ મૂળભૂત રીતે ઉત્પાદન પ્રક્રિયામાં કાર્યક્ષમતામાં આ સ્માર્ટનેસ નીચા એસેમ્બલી વિલંબ અને ઓછો પ્રતિસાદ સમય ઉત્પાદન પ્રક્રિયામાં ઓછી ભૂલો ઉન્નત ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરે છે સિસ્કો અને ફાનુક તેઓ મૂળભૂત રીતે ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં છે અને તેઓએ તેમની સ્માર્ટ ફેક્ટરી વિકસાવી છે જ્યાં ઉદ્દેશ્ય ઔદ્યોગિક સુવિધામાં ડાઉનટાઇમ ઘટાડવાનો છે તેમના મુખ્ય ટેક ડ્રાઇવર્સ મૂળભૂત રીતે સેન્સરથી સજ્જ રોબોટિક ઉત્પાદન સુવિધા અને ક્લાઉડ આધારિત એનાલિટિક્સ છે મૂળભૂત રીતે તેઓ અનુમાનિત જાળવણી અને નિષ્ફળતાની આગાહી કરવા સક્ષમ છે અને અનુમાનિત જાળવણીનો અર્થ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ મશીનને જાળવણી વધુ જાળવણી વગેરેની જરૂર પડશે ત્યારે મશીન નિષ્ફળ જાય તે પહેલાં પણ અગાઉથી જાણવાનો પ્રયાસ કરવો અને આ મૂળભૂત રીતે એકંદર ડાઉનટાઇમને ઘટાડશે કારણ કે આ ભાગો હોઈ શકે છે જે ભાગો ભવિષ્યમાં નિષ્ફળ થવાની સંભાવના છે તે અગાઉથી બદલી શકાય છે જેથી આખી સિસ્ટમ ન મળે અપંગ ન થાય અને જેમ આપણે સમજી શકાય છે કે આ મૂળભૂત રીતે સિસ્ટમનો ડાઉનટાઇમ ઘટાડશે હિતાચી એક એવી કંપની છે જે સારી રીતે સમજી અને જાણીતી છે અને આ કંપની સંકલિત IIoT સોલ્યુશન્સ પણ સામેલ કરી રહી છે તેમની પાસે Lumada IoT પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ તેમના IIoT સોલ્યુશન માં મુખ્ય ડ્રાઈવર છે તેથી આ પ્લેટફોર્મ ai આધારિત એડવાન્સ્ડ એનાલિટિક્સ પ્રદાન કરે છે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ વસ્તુ બનવા જઈ રહી છે તેની આગાહી કરવામાં અને પછી જરૂરી પગલાં લેવામાં મદદ કરી શકે છે અન્ય પ્લેટફોર્મ તેમના IIoT પ્લેટફોર્મ માં અન્ય ઘટક છે જે સોલ્યુશન કોર છે જેમાં કસ્ટમ સેવાઓ માટે નકલ કરી શકાય તેવા ઘટકો છે તેથી આવશ્યકપણે IIoT સોલ્યુશન ના એકીકરણ દ્વારા તેઓ જે પ્રાપ્ત કરવા માંગે છે તે ઉત્પાદન પ્રવેગક છે તેથી વપરાશકર્તાની જરૂરિયાતોને આધારે એપ્લિકેશનની જરૂરિયાતોને આધારે તેઓ કાર્યક્ષમ રીતે ઉત્પાદન કરવામાં સક્ષમ છે પરંતુ ઝડપી ફેશનમાં તેઓ બજારમાં જે પણ ઉત્પાદન કરી રહ્યાં છે જ્હોન ડીરેએ એક કંપની છે જે કૃષિ ક્ષેત્રમાં છે તેમની પાસે સાધનો છે જે મૂળભૂત રીતે અલગ મશીનરી છે જેનો ઉપયોગ ટ્રેક્ટર વગેરે જેવા કરી શકાય છે જેનો ઉપયોગ સચોટ ખેતી માટે થઈ શકે છે અને આ ભારે મશીનરી જે તેમના દ્વારા પરંપરાગત રીતે ઉત્પાદિત કરવામાં આવે છે જ્હોન ડીરે તેથી આ મશીનરી ઓ વિવિધ સેન્સર અને જીપીએસ જેવા અન્ય ઉપકરણોથી સજ્જ છે રીઅલ ટાઇમ ટ્રેકિંગ માટે આ મશીનોની એકંદર આરોગ્યને સમજવા માટે ટેલીમેટિક્સ સોલ્યુશન્સ તેમના દ્વારા ગોઠવવામાં આવે છે અને આ ટેલીમેટિક્સ સોલ્યુશન્સ આગાહી જાળવણીમાં મદદ કરી શકે છે અને તેમની પાસે બેલ મોબાઈલ એપ પણ છે જે બેલ મોબાઈલ એપ નો ઉપયોગ જીઓ ટેગીંગ અને ઉપજની આગાહી માટે થાય છે તેમની પાસે ટ્રેક્ટરને વધુ સ્માર્ટ બનાવવા માટે વિવિધ ઉકેલો પણ છે ઉદાહરણ તરીકે તેમના નેવિગેશનમાં મદદ કરવા માટે ટ્રેક્ટરસાથે અમુક પ્રકારના રિમોટ કંટ્રોલસાધનો જોડાયેલા હોય છે આજકાલ તેઓ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેક્ટર્સ લાવવા પર પણ કામ કરી રહ્યા છે તેથી સેલ્ફ ડ્રાઈવિંગ કાર સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેક્ટર્સ જેવું જ કંઈક છે આ એક સેવા તરીકે આ હવા છે જેના પર Kaeser Kompressoren દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જે એક કંપની છે જે એર કોમ્પ્રેસરના ઉત્પાદનમાં છે તેથી તેમના એર કોમ્પ્રેસર મૂળભૂત રીતે સેન્સરથી સજ્જ છે આજકાલ આમાંના મોટાભાગના એર કોમ્પ્રેસર સેન્સરથી સજ્જ છે જે ભવિષ્યની નિષ્ફળતાની આગાહીમાં છે અને આ ફરીથી મૂળભૂત રીતે ડાઉનટાઇમ ઘટાડવામાં અને કેટલાક જાળવણી ખર્ચને બચાવવામાં મદદ કરશે જે સામાન્ય રીતે આ ચોક્કસ માર્કેટ સેગમેન્ટમાં વધુ હોય છે તેથી એર એઝ એ સર્વિસ એ મૂળભૂત રીતે છે જ્યાં વપરાશકર્તાઓ આ કંપનીઓના પોતાના કોમ્પ્રેસરમાંથી પ્રતિ ઘન મીટર હવા ચૂકવવા સક્ષમ હોય છે તેથી આ એક એવી સુવિધા છે જે તેઓ એર એઝ એ સર્વિસ પૂરી પાડી રહ્યા છે વપરાશના એકમોના આધારે કંપની આવક મેળવે છે RTI રીઅલ ટાઇમ ઇનોવેશન્સ એ બીજી કંપની છે જે સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ સ્પેસમાં છે અને તેમની પાસે એક ઉકેલ છે જે છે કનેક્ટ ડીડીએસ જેમાં વિવિધ એપ્લિકેશનો અને ઉપકરણો છે અને આ એપ્સ અને અલગ અલગ ઉપકરણો તેઓ આ તમામ અલગ અલગ ડેટા અલગ અલગ ઉપકરણોમાંથી એકત્રિત કરે છે અને તેના આધારે વિવિધ વિશ્લેષણ કરવામાં આવે છે કાં તો એજ પર અથવા ક્લાઉડ પર આ ડેટા અને ડેટાનું પૃથ્થકરણ મૂળભૂત રીતે યુઝર્સને વધુ સ્માર્ટ રીતે અલગ અલગ ક્રિયાઓ કરવા અને કરવામાં મદદ કરે છે કોમાત્સુએ એક કંપની છે જે માઇનિંગ સેક્ટરમાં ભારે મશીનરી ધરાવે છે અને વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટરના પરિચયના સંદર્ભમાં તેમના ઉપકરણોને પણ વધુ સ્માર્ટ બનાવવામાં આવે છે અને તેઓ વિવિધ બુદ્ધિશાળી ક્રિયાઓ કરવા માટે તેમની વિવિધ મશીનરી માંથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનો પણ ઉપયોગ કરે છે બુદ્ધિશાળી ક્રિયાઓ જે અનુમાનિત મશીન પ્રદર્શન વિશ્લેષણ દ્વારા વધુ નફો તરફ દોરી શકે છે તેથી તેઓ પર્યાવરણના મુદ્દાને પણ સંબોધિત કરે છે જે મૂળભૂત રીતે જે મૂળભૂત રીતે ધૂળ અને ઇગ્નીશન ઘટાડવા માટે iot સોલ્યુશન્સનો ઉપયોગ કરે છે અને કામગીરીમાં દૃશ્યતામાં સુધારો કરે છે આ મશીનરી ઓની કામગીરીમાં દૃશ્યતામાં વધારો કરે છે તેમની મશીનરી ઇન્ટરનેટથી જોડાયેલી છે તે મૂળભૂત રીતે રોબોટિક ઇન્ટરનેટથી સજ્જ મશીનરી છે તેમની પાસે સ્વ ડ્રાઇવિંગ ટ્રક છે જ્યાં અલગ અલગ વાયરલેસ સેન્સર છે જે તેમાં તૈનાત છે ખાણકામ ક્ષેત્રની અન્ય કંપની રિયો ટિન્ટો છે જે વિઝ્યુલાઇઝેશન અને સહયોગ સાધનો સાથે કેન્દ્રીય નિયંત્રણ સુવિધા ધરાવે છે તેમની પાસે સપ્લાય ચેઇનના રીઅલ ટાઇમ મોનિટરિંગ અને ઑપ્ટિમાઇઝેશનની ક્ષમતા છે તેથી તેમની પાસે અલગ અલગ સિસ્ટમ છે સ્વાયત્ત હૉલેજ સિસ્ટમ ahs જે સ્વાયત્ત ટ્રકોનો કાફલો છે ઓટોમેટેડ ડ્રિલિંગ સિસ્ટમ એડીએસ જે રીમોટમાં સક્ષમ કરે છે તે રીમોટ કામગીરીમાં ખાણકામની જગ્યામાં કંટ્રોલ ડ્રેઇનિંગ ડ્રિલિંગcontrol draining drillingમાં સક્ષમ કરે છે બીજી કંપની તે સ્ટેનલી બ્લેક એન્ડ ડેકર કંપની છે તે સ્માર્ટ બાંધકામ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં છે તેથી IoT ના સમાવેશની દ્રષ્ટિએ અહીં તેમની પાસે વિવિધ ઉકેલો છે ઈનોવેશન સેક્ટરમાં મૂળભૂત રીતે તેમની પાસે પ્રોડક્ટ એસેમ્બલી ઓટોમોટિવ પછી કોમ્પ્યુટર હોમ એપ્લાયન્સ ટેલિકોમ્યુનિકેશન સોલાર પેનલ વગેરે માટે સોલ્યુશન્સ છે પછી પાઇપલાઇન મોનિટરિંગ માટે તેલ અને ગેસ ઉદ્યોગ માટે ઉચ્ચ ગુણવત્તાની વિશ્વસનીય પાઇપલાઇન અને સાધનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ માટે જે બાંધકામ અને જાળવણીમાં જરૂરી છે તેઓ ધીમે ધીમે હળવા વજનના વાહનોની જગ્યામાં પણ છે તેમની પાસે ઇકો સ્માર્ટ નવીન ઉકેલ છે જે મૂળભૂત રીતે ઊર્જાની જરૂરિયાત અને એકંદર કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરે છે શેલ વિશ્વભરમાં ખૂબ જાણીતી કંપની છે તે તેલ અને ગેસ ક્ષેત્રમાં છે તેલ અને ગેસનો પુરવઠો અને તેઓ હવે પોતાની જાતને સ્માર્ટ સોલ્યુશન્સમાં પણ પરિવર્તિત કરી ચૂક્યા છે તેમની પાસે તેલ અને ગેસના પુરવઠા માટે વધુ સ્માર્ટ ઉકેલો છે તેમની પાસે ડિજિટલ ઓઇલફિલ્ડ છે જ્યાં મૂળભૂત રીતે તમારી પાસે સંખ્યાબંધ વિવિધ સેન્સર છે જે સજ્જ છે જે મૂળભૂત રીતે આ વિવિધ મશીનરીમાં તૈનાત છે જેનો ઉપયોગ તેલ અને ગેસમાં થાય છે તેથી તેમની પાસે સ્માર્ટ વાલ્વ વધુ સ્માર્ટ સ્માર્ટ પંપ વગેરે પણ છે જેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાંથી તેલ બહાર કાઢવા માટે થાય છે જેમાં આ વિવિધ મશીનરી તૈનાત કરવામાં આવે છે નોર્થ સ્ટાર બ્લુસ્કોપ આ કંપની ઔદ્યોગિક સુરક્ષા જગ્યામાં છે ઉદ્યોગ સંબંધિત કામ સંબંધિત મૃત્યુ ખૂબ જ સામાન્ય છે અને દરરોજ વધી રહ્યા છે તેથી અહીં કેટલાક આંકડા છે કે ઉદ્યોગમાં વિવિધ અકસ્માતોને કારણે દર 15 સેકન્ડે એક મૃત્યુ થાય છે તેથી આ ચોક્કસ કંપની સ્માર્ટ પહેરવા યોગ્ય સલામતી ગેજેટ્સ સાથે આવવા પર કામ કરી રહી છે જેનો ઉપયોગ ઔદ્યોગિક કામદારો દ્વારા ઔદ્યોગિક સલામતીમાં સુધારો કરવા માટે કરી શકાય છે Maersk મૂળભૂત રીતે સ્માર્ટ લોજિસ્ટિક્સ ડોમેનમાં એક કંપની છે તેમાં અલગ અલગ સોલ્યુશન્સ છે જે IoT સક્ષમ છે જે કન્ટેનર માટે રૂટ અને ઇંધણના વપરાશને શ્રેષ્ઠ બનાવવા માટે એનાલિટિક્સનો ઉપયોગ કરે છે તેથી તેમની પાસે આ વિવિધ કન્ટેનરની સ્થિતિ અનુસાર કન્ટેનરનું રિમોટ કંટ્રોલ અને જાળવણી છે આ કન્ટેનર મૂળભૂત રીતે વધુ સ્માર્ટ બનાવવામાં આવે છે અને તેનું રિમોટલી નિરીક્ષણ કરી શકાય છે તેથી તેમની પાસે ડ્રાય કાર્ગો રેફ્રિજરેટેડ કાર્ગો અથવા ખાસ કાર્ગો છે અને આ દરેક વિવિધ પ્રકારના કાર્ગોનું નિરીક્ષણ કરી શકાય છે અને તેમાં તૈનાત કરાયેલા આ સ્માર્ટ સાધનોના ઉપયોગ દ્વારા રિમોટલી જાળવણી કરી શકાય છે તેથી તેમની પાસે સ્માર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ છે મેગ્ના સ્ટેયર સ્માર્ટ ફેક્ટરી ડોમેનમાં છે જ્યાં તેમની પાસે સમગ્ર ઉત્પાદન સમયરેખાનું ડિજિટલ મેપિંગ છે તેથી તેમની પાસે વાહન એન્જિનિયરિંગ સોલ્યુશન્સ ઉત્પાદન ઉત્પાદન લાઇન અમલીકરણ ઉકેલો છે અને તેમના દ્વારા બુદ્ધિશાળી ઉત્પાદન પ્રણાલીઓ વિકસાવવામાં આવી છે જે ચોકસાઈ માપનીયતા વિશ્વસનીયતા હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે અને ગતિશીલ આવશ્યકતાઓના સંદર્ભમાં ફેરફાર કરવા સક્ષમ બની શકે છે ગતિશીલ જરૂરિયાતો અને તેમની પાસે ફેક્ટરીની સંપૂર્ણ સ્વાયત્તતા પણ છે તેમની પાસે માનવીઓ મશીનો અને સંસાધનોનું નેટવર્ક છે તેમની પાસે ડ્રાઇવર સહાયતા સિસ્ટમ વૈકલ્પિક ઉર્જા સંગ્રહ સિસ્ટમ હળવા વજનની ડિઝાઇન અને જોડાવાની સિસ્ટમ જેવા ઉકેલો છે ગેહરિંગ કનેક્ટેડ મેન્યુફેક્ચરિંગ ની જગ્યામાં છે અહીં તેમની પાસે વિવિધ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ છે જે ઇન્ટરનેટથી સજ્જ છે આ સેન્સરથી સજ્જ છે અને આ સિસ્ટમ્સ મૂળભૂત રીતે રીઅલ ટાઇમમાં તેઓ ઘણો ડેટા ફેંકે છે તેઓ ઘણા બધા ડેટાને સ્ટ્રીમ કરે છે તેથી તેમની પાસે રીઅલ ટાઇમમાં ગ્રાહકોને ગુમ થયેલ કાર્યક્ષમતાનું સ્માર્ટ પ્રોજેક્શન છે જે મૂળભૂત રીતે ગ્રાહકોને રીઅલ ટાઇમમાં જાણવામાં મદદ કરે છે કે આ વિવિધ સિસ્ટમો સાથે શું થઈ રહ્યું છે તેથી આ મૂળભૂત રીતે કાર્યક્ષમતામાં સુધારો કરવામાં અને સુધારવામાં ચોકસાઇને સુધારવામાં મદદ કરે છે બોશ પાસે મશીનના જુદા જુદા ભાગોના વિવિધ અન્ય માલસામાન વગેરેના ટ્રેકિંગ અને ટ્રેસિંગ માટે ખૂબ જ બુદ્ધિશાળી ઉકેલ છે તેથી આ મૂળભૂત સોલ્યુશન જે તેમની પાસે છે તે પણ સેન્સર થી સજ્જ છે અને તે આ સાધનો હોઈ શકે છે અને ભાગોને ટ્રેક કરી શકાય છે અને શોધી શકાય છે શોધના સમયમાં ઘટાડો થાય છે અને ખોટા સાધનોનો ઉપયોગ કરવાનું જોખમ છે તેથી મૂળભૂત રીતે તેમના ઉકેલો એસેટ મેનેજમેન્ટ વર્ક મેનેજમેન્ટ ઉત્પાદન પ્રક્રિયાઓને સુધારવામાં મદદ કરશે કારણ કે બધું એકીકૃત છે તેનું સંકલિત ઉત્પાદન તેમની પાસે સર્વિસ સોલ્યુશન તરીકે ટૂલ્સ પણ છે જે એક નવું બિઝનેસ મોડલ છે જે ઉત્પાદકતાની કાર્યક્ષમતા વધારવા સલામતી વધારવા અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે KUKA એ એક કંપની છે જે કનેક્ટેડ રોબોટિક્સ ડોમેનમાં છે તેથી તેમની પાસે સિસ્ટમો છે જે કનેક્ટેડ રોબોટ્સછે જેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવા માટે થઈ શકે છે તેથી ઉત્પાદન માટે જે સમય લાગે છે તે સુધારવા માટે તેથી તેમની પાસે કનેક્ટેડ રોબોટિક્સના ઉપયોગ દ્વારા સુપર ફાસ્ટ ઉત્પાદન પ્રક્રિયાઓ છે અને આ kuka આર્કિટેક્ચર છે તેમની પાસે આ બધા જુદા જુદા સેન્સર ખૂબ જ તળિયે છે પછી મિડલવેર અને ફોગ નોડ છે મૂળભૂત રીતે ફોગ નોડ એ એક છે જે ડેટા લેશે અને તેને સ્થાનિક રીતે સ્ત્રોતની નજીક પ્રક્રિયા કરશે સ્ત્રોતની નજીક એટલે સેન્સરની નજીક અને અન્ય તમામ ડેટા ક્લાઉડ પર અલગ અલગ એનાલિટિક્સ વગેરે કરવા માટે ક્લાઉડ પર મોકલવામાં આવશે તેથી તેમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ એ સર્વિસ અને સોફ્ટવેર એસ એ સર્વિસ સોલ્યુશન્સનું સંયોજન છે આ સાથે અમે આ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ તેથી આ આમાંના કેટલાક સંદર્ભો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી અમે જે કર્યું છે તે એ છે કે અમે વિવિધ વિવિધ ઉકેલોના વર્ગીકરણમાંથી પસાર થયા છીએ જે ઉદ્યોગોમાં છે અને જો તમને રુચિ હોય તો આ વિવિધ ઉદ્યોગોમાં રહેલા આ વિવિધ ઉકેલોની માત્ર એક ઝલક હતી અને આમાંના ઘણા કામમાં છે ઉદ્યોગો ધીમે ધીમે બે ઇન્ડસ્ટ્રી 4 0 ને રૂપાંતરિત કરી રહ્યા છે અને આ કામ ચાલુ છે તેથી જો તમને રસ હોય તો કૃપા કરીને આ કંપનીની વેબસાઇટ્સની મુલાકાત લેવા માટે તેમની સિસ્ટમ્સ તેમની સ્માર્ટ સિસ્ટમ્સ વગેરે વિશે વધુ જાણવા માટે નિઃસંકોચ કરો તેથી આ સાથે જુદા જુદા સંદર્ભો છે અને આ સાથે આપણે સમાપ્ત કરી રહ્યા છે